તેથી આ લેક્ચરમાં અમે વીએલએસઆઇ ફિઝિકલ ડિઝાઇનમાં પ્લેસમેન્ટના મુદ્દાઓ પર ચર્ચા ચાલુ રાખીએ છીએ તેથી આ લેક્ચરના બીજા ભાગમાં પહેલા આપણે પ્લેસમેન્ટમાં ડિઝાઇન શૈલીના કેટલાક વિશિષ્ટ મુદ્દાઓ વિશે વાત કરીશું હવે મારો કહેવાનો મતલબ મેં અગાઉ પણ વારંવાર ઉલ્લેખ કર્યો છે કે વીએલએસઆઇ ફિઝિકલ ડિઝાઇન તમે તમારા અંતિમ લેઆઉટને બનાવવા માટે જે ચોક્કસ ડિઝાઇન શૈલીને અનુસરી રહ્યાં છો તેના પર ઘણો આધાર રાખે છે જ્યારે તે સંપૂર્ણ કસ્ટમ હોઈ શકે તે અર્ધ કસ્ટમ સ્ટાન્ડર્ડ સેલ આધારિત હોઈ શકે છે તે ગેટેડ અથવા FPGA એફપીજીએઆધારિત હોઈ શકે છે વગેરે તેથી આપણે અહીં પ્લેસમેન્ટ સંબંધિત કેવી રીતે ડિઝાઇન શૈલીની પસંદગી તેના પર અસર કરી શકે અથવા પ્લેસમેન્ટના તબક્કા દરમિયાન આપણે શું જોઇયે છે અથવા શું કરવા માગીએ છીએ છે તે જોઈશું તેથી પ્લેસમેન્ટની સમસ્યામાંથી ઉદ્ભવતા મુખ્ય મુદ્દાઓ આ વપરાયેલી ડિઝાઇન શૈલી પર આધારિત છે તમે આ જુઓ મેં અગાઉ પણ ઉલ્લેખ કર્યો છે કે દાખલા તરીકે સ્ટાન્ડર્ડ સેલ ડિઝાઇન શૈલીમાં ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ સમસ્યાઓ સમાન છે કારણ કે તમે યાદ કરો છો કે સ્ટાન્ડર્ડ સેલ આધારિત ડિઝાઇનમાં તમે જ્યાં સેલ મૂકી શકો તે જગ્યાઓ મર્યાદિત છે તે ફક્ત રોવ્સ સાથે છે જેમાં તમે સેલ મૂકી શકો છો તેથી જ્યારે આપણે ફ્લોર પ્લાનિંગ વિશે વાત કરીએ ત્યારે આપણે આ સેલ માટે કામચલાઉ સ્થાન સોંપી રહ્યાં છે હવે તે સ્થાન પોતે તે રોવ્સ માંથી એકની અંદર હોવું જોઈએ તેથી એકવાર તમે એક રોવ્સમાં સેલ મૂક્યા પછી તમે પ્લેસમેન્ટને પણ પૂર્ણ કરી રહ્યા છો કારણ કે પ્લેસમેન્ટનો અર્થ પણ સેલને એક રોમાં મૂકવાનો જ છે તેથી અહીં જ્યાં ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટમાં યોગ્ય રીતે કોઈ ફરક પાડતો નથી તેવી એક ડિઝાઇન શૈલીનું ઉદાહરણ છે તેથી અમે ખાસ કરીને પૂર્ણ કસ્ટમ સ્ટાન્ડર્ડ સેલ અને ગેટ એરેમાં એએસઆઈસી ડિઝાઇન શૈલીઓ અને પ્લેસમેન્ટ માટે તેમાં સામેલ મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ તેથી આપણે પૂર્ણ કસ્ટમ સાથે શરૂ કરીએ છીએ હવે સંપૂર્ણ વૈવિધ્યપૂર્ણ રીતે આપણે જોયું છે કે આ સંપૂર્ણપણે અપ્રતિબંધિત પ્રકારની ડિઝાઇન શૈલી જે અમારી પાસે આ સિલિકોન ફ્લોર છે અને અમે તમને ગમે ત્યાં કોઈપણ બ્લોક મૂકી શકીએ છીએ અને બ્લોક્સના આકાર કદ આસ્પેક્ટ રેશિયો પણ બદલાઈ શકે છે ત્યાં કોઈ પ્રતિબંધ નથી અલબત્ત તમે અન્ય ડિઝાઇન શૈલીઓનું મિશ્રણ કરી શકો છો પણ અમુક ભાગ સ્ટાન્ડર્ડ સેલ બેઝ હોઈ શકે છે અમુક ભાગ સંપૂર્ણ કસ્ટમ વગેરે હોઈ શકે છે પરંતુ સામાન્ય રીતે સંપૂર્ણ કસ્ટમ બેઝ ડિઝાઇન શૈલી માટે આ સાચું છે તેથી પ્લેસમેન્ટની સમસ્યામાં તમારા માટે ઉપલબ્ધ લેઆઉટ વિસ્તારમાં વિવિધ આકાર અને કદના સંખ્યાબંધ બ્લોક્સ મૂકવાનો સમાવેશ કરે છે હવે બ્લોકના આકાર જે ખૂબ અનિયમિત હોય જેના કારણે અમુક વિસ્તાર બિનઉપયોગી રહી શકે છે સંપૂર્ણ વૈવિધ્યપૂર્ણ ડિઝાઇન શૈલી માટે મેં અગાઉ પણ ઉલ્લેખ કર્યો છે કે તમારે સ્પષ્ટપણે ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ પગલાં બંનેની જરૂર છે જો કે અમે જે અલ્ગોરિધમનો ઉપયોગ કરી રહ્યા છીએ તેના આધારે તમારે કેટલાક ઇટરેશનની જરૂર પડી શકે છે જ્યાં તમે ચોક્કસ પ્લેસમેન્ટ સાથે પ્રારંભ કરી શકો છો અને તમે પુનરાવર્તિત પ્રક્રિયામાં ક્રમિક રીતે પ્લેસમેન્ટની ગુણવત્તામાં સુધારો ના પ્રયાસ સાથે દરેક પગલા માટે તમે લેઆઉટમાં થોડો ફેરફાર કરી રહ્યાં છો હવે ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ સ્ટેપ્સ સંપૂર્ણ કસ્ટમ્સ માટે જરૂરી છે ચાલો હુંતેનો ફરી એક વાર પુનરાવર્તન કરું કે તેનો અર્થ શુંછે ચાલો ફરી એક ઉદાહરણ લઈએ ચાલો કહીએ કે અમે ફ્લોર પ્લાનિંગ વિશેવાત કરીએ ત્યાંએક બ્લોક એ છે એક બ્લોક બી છે ત્યાંએક બ્લોક સી અનેડી છે આ 4 બ્લોક્સ માટે ફ્લોરપ્લાન નુંઉદાહરણ છે હવે જ્યારે ફરીથી આપણે પ્લેસમેન્ટના આગળ ના પગલા પર જઈએ છીએ હવે બ્લોક્સના ચોક્કસ આકાર અને કદ વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે અને આપણે રૂટીંગ માટે થોડી વધારાની જગ્યા પણ રાખવી પડશે તેથી હવે તમારું પ્લેસમેન્ટ આના જેવું દેખાઈ શકે છે આ તમારો બ્લોક A હશે આ તમારો બ્લોક B હોઈ શકે છે તમારો બ્લોક C આના જેવો દેખાઈ શકે છે તમારો બ્લોક D નાનો હોઈ શકે છે ચાલો આપણે આના જેવું કહીએ તેથી અહીં તમે પ્લેસમેન્ટના આ ઉદાહરણમાં જુઓ છો આ પ્લેસમેન્ટ છે તેથી પ્લેસમેન્ટના આ ઉદાહરણમાં તમે બ્લોકની વચ્ચે અને તેની આસપાસ પણ કેટલીક જગ્યાઓ સ્પષ્ટપણે રાખી છે જેનો ઉપયોગ કરીને તમે રૂટીંગ અથવા ઇન્ટરકનેક્શનને યોગ્ય રીતે પૂર્ણ કરી શકો છો અને તે પણ તમે જોઈ શકો છો બ્લોકના આકાર અને કદની અસમાનતાને કારણે અહીં કેટલાક વિસ્તારો છે કે જેનો ઉપયોગ થતો નથી તેથી આપણે ખરેખર આ ક્ષેત્રનો આ ભાગ વાપરી રહ્યા નથી તેથી આ સંપૂર્ણ વૈવિધ્યપૂર્ણ ડિઝાઇનમાં પ્લેસમેન્ટના ગુણધર્મોમાંનું એક છે પછી ત્યાં અમુક વિસ્તાર હોઈ શકે છે જે નકામા છે ચાલો હવે આ સ્ટાન્ડર્ડ સેલ ડિઝાઇન શૈલી પર આવીએ તેથી અહીં મેં કહ્યું તેમ ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ ની સમસ્યા પણ સમાન છે તો ચાલો હું હવે આ મુદ્દાને સ્પષ્ટ કરું તેથી આ સ્ટાન્ડર્ડ સેલ ડિઝાઇન શૈલીમાં તમારું લેઆઉટ ક્ષેત્ર આના જેવું દેખાશે જ્યાં ઘણી રૉ હશે જેમાં તમને એક પછી એક સ્ટાન્ડર્ડ સેલ મૂકવાની અપેક્ષા છે તેથી હું બે રૉ બતાવી રહ્યો છું હવે માની લો કે મારી પાસે કેટલાક સ્ટાન્ડર્ડ સેલ છે તેથી એક આના આકાર જેવું અને એક થોડું ઓછું પહોળું તેથી હું તેમને ક્યાંક મૂકવા માંગું છું તેથી ફ્લોર પ્લાનિંગ માં મારે આ બ્લોક્સ માટે કામચલાઉ સ્થળ શોધવા પડશે ચાલો આપણે આને બ્લોક 1 અને આને બ્લોક ને 2 કહીશું માની લો કે ફ્લોર પ્લાનિંગ ના તબક્કા દરમ્યાન મારો બ્લોક 1 અહીં મૂકવાનો નિર્ણય કરું છું 2 બ્લોક હું અહીં મૂકવાનું નક્કી કરૂ છું હવે તમે ફ્લોરપ્લાનિંગ દરમિયાન જોશો કે ડિઝાઇન શૈલીમાં અવરોધ હોવાને કારણે અમારે આ બ્લોક્સ ફક્ત આ સ્ટાન્ડર્ડ સેલ રૉ સાથે મૂકવાની યોજના કરવાની ફરજ પડી પ્લેસમેન્ટ માં પણ આપણે આ જ કરવાનું છે આ જ છે આ ફક્ત તે જ સ્થાનો છે જ્યાં તમે બ્લોક મૂકી શકો છો તેથી ફ્લોરપ્લેનિંગ દરમિયાન તમે જે કર્યું બરાબર તે જ પ્લેસમેન્ટ દરમિયાન પણ કરેલું હોવું જરૂરી છે તેથી સ્ટાન્ડર્ડ સેલ ડિઝાઇનની બાબતમાં બે સમસ્યાઓ એકસરખી છે હવે અલબત્ત તમારો ઉદ્દેશ્ય એકંદરે લેઆઉટ વિસ્તારને ઓછો કરવાનો થશે લેઆઉટ ક્ષેત્રનો અર્થ એ છે કે તમે બ્લોક્સ ને એવી રીતે ફાળવ્યા છે કે તમારી ઇન્ટરકનેક્શન જટિલતાને ઓછી કરી શકાય તેનો અર્થ એ કે તમારે એકબીજા સાથે જોડાવા માટે જરૂરી ટ્રેક્સ ની સંખ્યા તેનો અર્થ એ છે કે ચેનલો ચેનલ ની કેટલીક ઊંચાઈઓને ઓછી કરો જેમ કે ફરીથી આકૃતિ પર પાછા આવવું ચેનલ ની આ ઊંચાઇ છે આ તે જગ્યા છે જ્યાં ઇન્ટરકનેક્શન ના વાયર નાખવાનાં છે અને અહીં કેટલા ટ્રેક નાખવામાં આવશે તેના પર આધાર રાખીને ચેનલ ની ઊંચાઇ તે પ્રમાણે નક્કી કરવામાં આવશે તેથી એક ઉદ્દેશ્ય એ છે કે બ્લોક ને એવી રીતે સોંપવામાં આવશે કે તમારે ઓછી સંખ્યામાં ટ્રેક ની જરૂર પડશે તેથી ચેનલ ની ઊંચાઇ ઓછી હશે અને અલબત્ત અમે પહોળી રૉની પહોળાઈને સ્ટાન્ડર્ડ સેલ ડિઝાઇનની જેમ ઘટાડવા માગીએ છીએ તે ઇચ્છનીય છે કે બધી રૉ સમાન પહોળાઈની હોય જે તમને તે વિસ્તારનો મહત્તમ ઉપયોગ પ્રદાન કરશે પરંતુ ફરીથી થોડોક અર્થ એવો પણ હોઈ શકે કે અંતમાં અસમાન બ્લોક ને લીધે ત્યાં થોડુ મિસમેચ હોય શકે છે તેથી ત્યાં થોડુ મિસમેચ હોવા છતાં પહોળાઈઓ વચ્ચે ખૂબ તફાવત હોવો ન જોઈએ અમે સ્ટાન્ડર્ડ સેલ લેઆઉટ માં રૉ ની પહોળાઈને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ તે છે જેનો મેં ઉલ્લેખ કર્યો છે અને છેલ્લો મુદ્દો ત્યાં સેલ રૂટીંગ પર કંઈક કહેવામાં આવે છે આ એક અત્યાધુનિક રૂટીંગ એલ્ગોરિધમ્સ માં પણ એક વિકલ્પ છે અહીં તમે લગભગ ચેનલ લેસ ડિઝાઇન તરીકે ઓળખાતું કંઈક મેળવી શકો છો તેથી આ અર્થ માટે ચાલો હું તમને આ આકૃતિની મદદથી ફરીથી કહેવાનો પ્રયત્ન કરું હવે તમે આ આકૃતિમાં જોશો કે તમે ઇન્ટરકનેક્શન્સ માટે એક અલગ ક્ષેત્ર રાખ્યું છે તેથી જેમ કે મેં આ કિસ્સામાં કહ્યું છે કે તમે શું કરો છો તમે આડી અને ઊભી રેખાઓને બે જુદા જુદા સ્તરો પર ગોઠવો છો અને તમે આના જેવા જોડાણો પૂર્ણ કરો છો હવે આ જોડાણો મેટલ સ્તરો પર બનાવવામાં આવ્યા છે જે વાસ્તવિક ટ્રાંઝિસ્ટર ની તુલનામાં ખાસ કરીને ઊંચા સ્તરની સપાટી પર હોય છે જે આ સ્તરોમાં પોલિસિલિકોન પ્રસરણનો ઉપયોગ કરીને નીચે રચાય છે તેથી ધાતુના સ્તરો કોઈપણ રીતે એટલે કે આપણા બનાવેલા સ્તર જે ટ્રાંઝિસ્ટર ની ઉપર છે તેથી કારણ કે તેઓ ટ્રાંઝિસ્ટર થી ઉપર છે તેથી કોઈ તમને આના જેવા ઇન્ટરકનેક્શન્સ બનાવતા અટકાવી રહ્યું નથી ચાલો આપણે અહીં કેટલાક મુદ્દા કહી શકીએ કે તમે આ રીતે એકબીજા સાથે જોડાણ કરી શકો છો એટલે સેલ ની ઉપર તમે એકબીજાના સ્તર પર ઇન્ટરકનેક્શન રેખાઓ દોરતા હો તે સેલ ઉપર આ સેલ રૂટીંગ કહેવામાં આવે છે હવે જો તમે તમારા રૂટીંગ ને પૂર્ણ કરી શકો છો તેનો અર્થ આ રીતે સેલ ની જેમ તમારે આ અલગ ચેનલ ની બિલકુલ જરૂર નથી તેથી તમે પ્રમાણભૂત સેલ નું આભાસી રીતે ચેનલ લેસ લેઆઉટ મેળવશો જે ફરીથી વધુ સારી કોમ્પેક્ટ થશે તેથી આગળના એક ગેટ એરે સાથે ચાલુ રાખવું ગેટ એરે અહીં આપણી પાસે શું છે અમારી પાસે ગેટ નું ક્ષેત્ર છે તેથી જ્યારે તમે પાર્ટીશન કરો છો ત્યારે તમે પાર્ટીશનો બનાવી રહ્યા છો તમે પાર્ટીશન કરેલા દરેક તત્વોને ક્યાંક મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છો ફ્લોર પ્લાનિંગ કરીને તમે એક જ કામ કરી રહ્યા છો પ્લેસમેન્ટ માં પણ તમે તે જ કરી રહ્યા છો તેથી આ બધા પગલાઓનું અંતિમ લક્ષ્ય એ છે કે ગેટ ને એરે માં કોઈ વિશિષ્ટ સ્થાને મૂકવો તેથી ગેટ એરે ડિઝાઇન શૈલી માટે પાર્ટીશન ફ્લોર પ્લાનિંગ પ્લેસમેન્ટ આ બધા 3 એક સાથે મર્જ કરી શકાય છે તેઓનો અર્થ ખરેખર કંઇ જુદો નથી પરંતુ એફપીજીએ માટે જો કે સમસ્યા થોડી અલગ છે તેથી અહીં તમે કોઈ વિશિષ્ટ ગેટ મેપ કરી રહ્યાં નથી જેમ કે મને એફપીજીએ માટે એક ઉદાહરણ લેવા દો ધારો કે મારી પાસે આની જેમ સર્કિટ નેટલિસ્ટ છે તેથી હું એક ઉદાહરણ લઈ રહ્યો છું માની લો કે મારી પાસે આની જેમ સર્કિટ છે અહીં ઘણા ગેટ છે હવે માની લો કે હું તેને એફપીજીએ માં મેપ કરવા માંગું છું જ્યાં તમારી પાસે 4 ઇનપુટ લુકઅપ ટેબલ્સ છે તેથી જેમ કે મેં આ પ્રકારનાં દૃશ્ય માટે કહ્યું છે એવું નથી કે તમે એક ગેટ ને એલ માં મેપ કરી રહ્યા છો પરંતુ કોઈ પણ સામાન્ય સર્કિટ અથવા સબ સર્કિટ જેમાં 4 ઇનપુટ્સ હશે અને 1 આઉટપુટ એલ માં મેપ કરી શકાય છે તેથીઆ ઉદાહરણમાં તમે સર્કિટના આ ભાગને એક એલ માં મેપ કરી શકો છો ચાલો આપણે તેને એલ 1 કહીશું અને બાકીના ભાગમાં જેમાં બીજા એલ માં 3 ઇનપુટ્સ અને એક આઉટપુટ હશે તેથી એફપીજીએ માટેનું મેપિંગ ખૂબ સરળ છે તેથી તમે તમારું નેટલિસ્ટ ટ્રી લો છો અને નેટલિસ્ટ ટ્રી થી તમે ખરેખર ગ્રાફમાંથી સબ સર્કિટ શોધી શકો છો જેમાં 4 ઇનપુટ્સ અને 1 આઉટપુટ હશે અને તે અમુક પ્રકારના ગ્રાફ પાર્ટીશન કરશે તેથી ગ્રાફ પાર્ટીશનિંગ માટે ઘણા સારા અલ્ગોરિધમ્સ છે જે બરાબર છે તેથી એફપીજીએ માટે આ જ કરવામાં આવે છે હવે પ્લેસમેન્ટ એલ્ગોરિધમ્સ વિશે વાત કરી રહ્યા છીએ પ્લેસમેન્ટ એલ્ગોરિધમ્સ ને આ વર્ગમાં મોટા પ્રમાણમાં વર્ગીકૃત કરી શકાય છે એક સિમ્યુલેશન બેઝ પર આધારિત છે સિમ્યુલેટેડ એનિલિંગ સિમ્યુલેટેડ ઇવોલ્યુશન અથવા આનુવંશિક ગાણિતીક નિયમો દબાણ નિર્દેશિત પ્લેસમેન્ટ આ પણ એક ખૂબ જ રસપ્રદ પદ્ધતિ છે જેને આપણે આ જોઈશું એવી પદ્ધતિઓ છે કે જ્યાં તમે પાર્ટીશન ની પ્રક્રિયાની બહાર પ્લેસમેન્ટ બનાવતા હોવ ત્યાં બ્રૂઅરનો અલ્ગોરિધમ Breuer's algorithm અને કેટલીક ફેરફાર ટર્મિનલ પ્રસરણ જેવી પદ્ધતિઓ છે અને ક્લસ્ટર ગ્રોથ જેવી કેટલીક અન્ય પદ્ધતિઓ પણ છે ફોર્સ ડિરેકટેડ પણ તમે અન્ય કેટેગરીમાં વર્ગીકરણ કરી શકો છો તેથી તેનો ઉપયોગ પ્રારંભિક ક્લસ્ટર બનાવવા માટે થઈ શકે છે જે ક્લસ્ટર હોઈ શકે છે અથવા તેનો અર્થ એ કે અમુક પ્રકારની પ્રારંભિક પ્લેસમેન્ટ જે સિમ્યુલેટેડ એનેલિંગ પ્રક્રિયા દરમિયાન સુધારી શકાય છે ઉદાહરણ તરીકે ચાલો આપણે આ કેટલાક અલ્ગોરિધમ જોઈએ સિમ્યુલેટેડ એનેલિંગ એ એલ્ગોરિધમ છે જે પ્લેસમેન્ટ ની સમસ્યાના સંદર્ભમાં ખૂબ જ પ્રખ્યાત છે આપણે અગાઉ પણ સિમ્યુલેટેડ એનેલિંગ વિશે વાત કરી હતી ચાલો તમે સિમ્યુલેટેડ એનેલિંગ વિશે શું કહ્યું હતું તે યાદ કરવા માટે થોડો સમય પસાર કરીએ અને ચાલો જોઈએ કે આપણે આ ટૂલને કેવી રીતે લાગુ કરીએ છીએ તમે પ્લેસમેન્ટ મોડ્યુલની આ વિશેષ સમસ્યા માટે ટૂલ અથવા અલ્ગોરિધમ જે કંઇ બોલો છો તે કહી શકો છો તેથી સિમ્યુલેટેડ એનેલિંગ મેં આનો ઉલ્લેખ કર્યો કે આ એક પ્રક્રિયા છે જે ધાતુઓ અથવા ગ્લાસમાં એનેલિંગ પ્રક્રિયાને અનુકરણ કરે છે તેથી જ્યારે તમે મેટલ અથવા ગ્લાસ સ્ફટિકો બનાવો છો ત્યારે અમે સામગ્રીને ઊંચા તાપમાને ઓગાળીએ છીએ જ્યાં તેને પ્રવાહીમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને પછી તમે ઠંડક અનુક્રમને અનુસરો છો અમે ધીમે ધીમે સામગ્રીની પ્રવાહી સ્થિતિને ઠંડુ કરીએ છીએ અને સામગ્રી આખરે સ્ફટિકીકૃત થઈ જશે અને અમે જે માગીએ છીએ તે સામગ્રીનો આકાર લેશે તેથી વસ્તુઓ એ છે કે ઊંચા તાપમાને અણુ અને પરમાણુઓ ખૂબ જ અસ્થિર હોય છે તેઓ ખૂબ ઝડપથી ફરતા હોય છે પરંતુ તાપમાન નીચે જતા તેઓ વધુને વધુ સ્થિર થઈ રહ્યા છે તેથી અહીં કંઈક એવું જ કરવામાં આવે છે કેટલીક સમાનતા દોરવામાં આવે છે કે શરૂઆતમાં વસ્તુઓ બદલાઇ શકે છે પરંતુ સમય જતા વસ્તુઓ વધુને વધુ સ્થિર બનશે તેથી જે પ્રકારનું સમાનતા દોરવામાં આવે છે તે આ છે કે તમે પ્રારંભિક પ્લેસમેન્ટ થી પ્રારંભ કરો છો તે સારી રીતે તે સામગ્રીની સ્થિતિની પ્રારંભિક પ્રવાહિતાને રજૂ કરે છે તમે પ્રારંભિક પ્લેસમેન્ટ થી પ્રારંભ કરો જેને તમે સુધારવા માંગો છો પછી તમે અસંખ્ય ચાલ ની વ્યાખ્યા આપી છે જેમ કે બ્લોક્સ માં બદલાવ બ્લોક ને એક સ્થાનથી બીજી સ્થાને ખસેડવું બ્લોક નું લક્ષીકરણ બદલવું વગેરે જે વધારાના સુધારાઓનું પરિણામ હોઈ શકે છે તેથી જો તમને કોઈ સુધારણા મળે છે તો તમે તેને સ્વીકારો છો જે ખર્ચમાં ઘટાડો થાય છે તે હંમેશાં સ્વીકારવામાં આવે છે જો કે જો તમને લાગે કે તમે કોઈ ચાલ કરો છો પરંતુ ખર્ચ વધી રહ્યો છે તો એવું નથી કે તમે હંમેશાં આવા પગલાને નકારી કાઢશો તેથી તમે તે ચાલ ને નકારી શકો છો પરંતુ તે ચાલ પ્રોબેબિલિટી સાથે સ્વીકારવામાં આવશે કે ઇટરેશનની સંખ્યા સાથે ઘટાડો થાય છે આ વ્યૂહરચના સ્થાનિક મિનિમા માં ફસાયેલી પ્રક્રિયાને ટાળવામાં મદદ કરે છે હું કોઈપણ ઓપ્ટિમાઇઝેશન સમસ્યામાં જોઈ શકું છું તેથી સામાન્ય રીતે જટિલ સમસ્યા માટે તમે આ પ્રકારનું વર્તન કરશો સમય સાથે ખર્ચ કરો જેથી તમે ઓપ્ટિમાઇઝેશન ચલાવશો તમે શોધી શકશો કે તમારી કિંમત ઘટી રહી છે ફરીથી વધી રહી છે ફરી ઓછી થઈ રહી છે તેથી ત્યાં ઘણા મિનિમા પોઇન્ટ હોઈ શકે છે તેથી જો તમે છો તો અહીં કહો અને પછી તમે ખર્ચ ઘટાડવા માટે સંપૂર્ણ લોભી અભિગમનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમે અહીં અટવાઇ જશો પરંતુ જો તમે થોડીક બાબતોનું પાલન કરો છો તો સંભવ છે કે તમે આ દિશામાં આગળ વધો જેથી તમે બીજી તરફ આગળ વધો અને તમે આ ખીણમાં આવી શકો છો અને આ ઉકેલમાં પહોંચી શકો છો જેની કિંમત પણ ઓછી છે આ કહેવા પાછળનો મૂળ વિચાર છે કે તમે સ્થાનિક મિનિમા પોઇન્ટને ટાળી રહ્યા છો આ સ્થાનિક મિનિમા પોઇન્ટ છે હવે બીજી વાત એ છે કે મેં કહ્યું હતું કે તમે સમય સાથે ઘટતા સંભાવના સાથે શબ્દોને આગળ વધતા સ્વીકારો છો તેથી આ કેવી રીતે અમલમાં મૂકવું કહો કે જો આપણે પ્રોગ્રામિંગની શરતોમાં આ રીતે અમલ કરીએ તો તમે તાપમાનનું પ્રતિનિધિત્વ કરતો વેરિયેબલ રાખી શકો છો ચાલો આપણે કહી શકીએ કે હું આ તાપમાનને ઉચ્ચ મૂલ્યથી પ્રારંભ કરીને ચાલો 100000 બરાબર કહીએ અને દરેક પુનરાવર્તનના અંતે હું તાપમાનમાં ફેરફાર કરું ચાલો આપણે કહીએ ટી બરાબર ટી ગુણાકારમાં ચાલો આપણે કહીએ કે 0 95 ચાલો કહીએ તેથી દરેક પગલામાં હું આ તાપમાનને ધીમે ધીમે અહીં 100000 ની જેમ ઘટાડશે એક પુનરાવર્તન પછી તે 95000 હશે 7 પુનરાવૃત્તિ પછી તે હજી પણ ઓછું હશે અને આ રીતે ઓછું થશે તેથી જો તમે સમય વિરુદ્ધ તાપમાન પ્લોટ કરો છો આ વળાંક પર ચોક્કસ સ્લોપ ને પગલે નીચે પણ જશે આ ગુણાકાર પરિબળના આધારે અને વચ્ચે તમે પરિમાણનો ઉપયોગ કરી શકો છો ચાલો કહીએ એક સ્થિર છે તેથી તમે આની સંભાવના સાથે વધુ ખરાબ ચાલ સ્વીકારો છો તેથી તમે જોશો કે સંભવિત અર્થ માટે ટી ખૂબ ઊંચી છે ઇ નો પાવર માઇનસ ખૂબ ઓછી સંખ્યા તેથી તે આ સંખ્યા ખરેખર 1 ની નજીક છે પરંતુ જેમ જેમ તાપમાન ઘટશે તેમ તેમ આ ઓછા અને ઓછા બનશે તેથી તે આ સંભાવનાઓ હશે જે ખરેખર નીચે ગઈ હતી તેથી વિચાર એ છે કે શરૂઆતમાં પુનરાવર્તનના પ્રારંભિક ભાગો તરફ તમે કહી રહ્યા છો કે તમે સ્વીકારો છો શબ્દો ઘણી વખત મુવ થાય છે પરંતુ સમયની સાથે તાપમાનમાં ઘટાડો થાય છે તેથી અહીં આપણે સંભાવના ઘટાડીશું ખરાબ ચાલને સ્વીકારવાની તક ઓછી અને ઓછી થતી જશે આ વિચાર છે તેથી એક ખૂબ જ લોકપ્રિય સિમ્યુલેટેડ એનેલીંગ ટૂલ જે બનાવવામાં આવ્યું હતું તેને ટિમ્બરવોલ્ફ કહેવામાં આવતું હતું હકીકતમાં એક સમય હતો પરંતુ ટિમ્બરવોલ્ફ શ્રેષ્ઠ પ્લેસમેન્ટ અલ્ગોરિધમ માટે જાણીતો હતો અને તેનો ઉપયોગ મુખ્યત્વે સ્ટાન્ડર્ડ સેલ બેઝ ડિઝાઇન માટે પ્લેસમેન્ટ બનાવવા માટે થતો હતો અને અલબત્ત તેનો ઉપયોગ સામાન્ય સંપૂર્ણ કસ્ટમ ડિઝાઇન માટે પણ થઈ શકે છે ચાલો ટિમ્બરવોલ્ફ કેવી રીતે કાર્ય કરે છે તે જોઈએ આ સિમ્યુલેટેડ એનેલીંગ પ્રક્રિયા અથવા એલ્ગોરિધમ નો એકંદર આ સ્યુડો કોડ છે ચાલો આપણે વિવિધ પગલાં જોઈએ જેમ મેં કહ્યું હતું કે આપણે તાપમાન સૂચવતા વેરિયેબલ ટી નો ઉપયોગ કરીએ છીએ અમે તેને પ્રારંભમાં કેટલાક મોટા મૂલ્ય જેવા દાખલા તરીકે કહ્યું હતું કે 100000 જે પ્રારંભિક તાપમાન હશે અને તમે બ્લોક્સ ની પ્રારંભિક પ્લેસમેન્ટ થી પ્રારંભ કરો તેથી શરૂઆતમાં આપણે રેન્ડમ પ્લેસમેન્ટ સાથે પ્રારંભ કરી શકીએ છીએ અથવા કેટલીક પ્લેસમેન્ટ જે અમુક પ્રકારની માહિતી માટે બનાવવામાં આવી છે તે પછીથી જોશે લૂપમાં હવે હું અંતિમ ટેમ્પ બનાવી શકું છું હું અંતિમ ટેમ્પ વ્યાખ્યાયિત કરી શકું છું ચાલો આપણે કહીએ કે અંતિમ તાપમાન હું 0 5 તરીકે વ્યાખ્યાયિત કરી શકું છું તેથી દરેક પુનરાવૃત્તિમાં હું તાપમાન ટી ને શેડ્યૂલ ટી ની બરાબર ઘટાડું છું આ તે જ હોઈ શકે છે જેમ કે મેં ટી બરાબર ટી ને 0 95 દ્વારા ગુણાકાર કર્યો છે તેથી ટી ઘટી રહ્યો છે તેથી સમયે સમયે ટી અંતિમ તાપમાન કરતા ઓછું હશે પછી તમે લૂપની બહાર જશો અન્યથા તમે પુનરાવર્તન કરશો હવે દરેક તાપમાન મૂલ્ય ટી પર તમે સંખ્યાબંધ આંતરિક લૂપ્સ અથવા પુનરાવર્તનો હાથ ધરી રહ્યા છો જ્યારે દરેક તાપમાનમાં અજમાયશ ની સંખ્યા હજી પૂર્ણ થઈ નથી ચાલો આપણે કહીએ કે તમે 100 અજમાયશ મૂવ્સ બનાવવાનું નક્કી કરો છો તેનો અર્થ ટી ના દરેક મૂલ્ય પર છે તેથી જ્યારે ટી ના દરેક મૂલ્ય માટે આંતરિક લૂપ 100 વખત લૂપ કરશે તો તમે શું કરો છો તમે એક અજમાયશ મુવ કરો છો જેને તમે ફંક્શન કોલ પરટર્બ કહો છો જે તમારા પ્લેસમેન્ટ પી માં નાના ફેરફાર કરે છે જે તમારું નવું પ્લેસમેન્ટ હશે તેથી તમારી પાસે કોસ્ટ ફંક્શન છે તમે તમારા નવા ભાગ નવી પ્લેસમેન્ટ અને મૂળ પ્લેસમેન્ટ પર પણ લાગુ કરી અને માં તફાવત જુઓ તમે જોશો કે નકારાત્મક છે એનો અર્થ એ કે તમને એક સારી પ્લેસમેન્ટ મળી ગયું છે તેથી તમે તેને સ્વીકારો અને તેને તમારા પી તરીકે બનાવો આ નવી પ્લેસમેન્ટ દ્વારા પી ને બદલો પરંતુ અન્યથા તમારી કિંમત વધી રહી છે તે સકારાત્મક છે પછી તમે આની જેમ કોઈ ફંક્શન નો ઉપયોગ કરો જો 0 અને 1 ની વચ્ચે રેન્ડમ નંબર બનાવો રેન્ડમ નંબર બનાવો એ ના કરતા વધારે છે આ સ્થિતિ એ બનાવે છે કે જો તમારી પુનરાવૃત્તિના પ્રારંભિક ભાગ તરફની સંભાવના મોટી હોય પરંતુ ટી માં વધારો થવાની સંભાવના ઓછી હશે આ સ્થિતિ તેનું ધ્યાન રાખે છે તેથી આ સંભાવના સાથે રેન્ડમ તેના કરતા વધારે છે પછી ફક્ત તમે આ ખરાબ મુવ ને સ્વીકારો છો હું જાણું છું કે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો આ જુઓ પ્રક્રિયા ખૂબ જ સરળ છે તે ખૂબ જ સરળ છે તેથી ટિમ્બરવોલ્ફ માં પ્રારંભિક તાપમાન 4 મિલિયન પર સેટ કરવામાં આવ્યું હતું અંતિમ તાપમાન 0 1 હતું શેડ્યૂલ એટલું સરળ નહોતું જેટલું મેં કહ્યું હતું 0 95 ગુણ્યા ટી માં પરંતુ તે કેટલાક ગુણાકાર પરિબળ હતું જે ઠંડકની પ્રક્રિયા શરૂ થતાં જ સમય સાથે બદલાય છે તમે આલ્ફા ટી બરાબર 0 8 થી પ્રારંભ કરો છો પરંતુ તાપમાનની મધ્યમ શ્રેણીમાં તમે તેને 0 95 કરો છો અંત તરફ તમે તેને ફરીથી 0 8 બનાવો તેથી શું થશે તે છે કે ઠંડક અનુક્રમ ખરેખર આની જેમ હશે શરૂઆતમાં તે ચોક્કસ દરે ઠંડક મેળવશે પછી તે બરોબરી કરશે પછી ફરી અહીં સુધી ઠંડક થશે તેથી તે આ તાપમાન વિરુદ્ધ સમય કર્વ જેવું કંઈક હશે તેથી પ્રયોગો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અથવા પહોંચ્યો છે તેથી વિવિધ પ્રકારનાં શેડ્યૂલ ફંક્શન નો ઉપયોગ કરીને લેખકો સેચેન અને સાંગિઓવાન્ની વિન્સેંટેલી એ જોયું કે આ પ્રકારનું ફંક્શન પ્લેસમેન્ટ માટે શ્રેષ્ઠ કામ કરે છે તેથી પર્ટર્બ ફંક્શન માં તેઓએ 3 વિવિધ વૈકલ્પિક મુવ્સ નો ઉપયોગ કર્યો આ એમ 1 એમ 2 અને એમ 3 આ એમ 1 સૂચવે છે કે તમે બ્લોક ને સ્થાનાંતરિત કરો રેન્ડમ રીતે પસંદ કરેલા બ્લોક ને નવા સ્થાને સ્થાનાંતરિત કરો આ બ્લોક અને નવું સ્થાન પણ જુઓ આ બંને ખાસ કરીને રેન્ડમલી પસંદ કરેલ છે બીજી મુવ એમ 2 કહે છે કે તમે બે રેન્ડમ બ્લોક્સ પસંદ કરો છો તમે સ્થાનોને બદલી શકો છો ત્રીજી મુવ કહે છે કે તમે રેન્ડમ એક બ્લોક પસંદ કરો છો તમે ઓરિએન્ટેશન બદલો છો ઓરિએન્ટેશન નો અર્થ છે કે તમે મીરર ઈમેજ લો છો મીરર ઈમેજ નો અર્થ એ છે કે તમારી પાસે એક બ્લોક છે તમે કાં તો તેનો એક અરીસો એક્સ દિશામાં તેને એક્સ દિશામાં ફેરવો અથવા તેને વાય દિશામાં સારી રીતે ફેરવો વાય દિશામાં ફેરવવું એ સંપૂર્ણ કસ્ટમ ડિઝાઇન માટે લાગુ પડે છે સ્ટાન્ડર્ડ સેલ્સ માટે તમે ખરેખર તે કરી શકતા નથી કારણ કે તમે યાદ કરો કે સ્ટાન્ડર્ડ સેલ્સ માં વીડીડી ટોચ પર ચાલે છે અને ગ્રાઉન્ડ તળિયે ચાલે છે જો તમે આ રીતે ફેરવશો તો ગ્રાઉન્ડ ઉપર જશે અને વીડીડી નીચે જશે પરંતુ સામાન્ય સંપૂર્ણ કસ્ટમ માટે તમે આ બરાબર કરી શકો છો અને આ મુવ એમ 1 એમ 2 એમ 3 ફરીથી રેન્ડમ પર પસંદ કરવામાં આવે છે અને એમ 3 જે રીતે કરવામાં આવ્યું હતું તે રીતે પસંદ કરવામાં આવે છે ત્યારે જ જ્યારે આ એમ 1 તમે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે નકારી કાઢવામાં આવી હતી ઉદાહરણ તરીકે તમે સ્થાનાંતરિત કરવા માટે નવું સ્થાન પસંદ કરો છો પરંતુ તમને લાગે છે કે નવું સ્થાન પહેલેથી જ રોકાયેલું છે તમે મુવ કરી શકતા નથી પછી ફક્ત તમે એમ 3 ને અજમાવો આ એક વ્યૂહરચના હતી જે અનુસરે છે તેથી કેટલાક ચિત્રો આ ચિત્રોમાં સ્ટાન્ડર્ડ સેલ છે જો એમ 1 મુવ કહે તેથી હું અવ્યવસ્થિત રૂપે એક બ્લોક પસંદ કરું છું હું તેને નવા સ્થાને ખસેડું ચાલો આપણે કહીએ કે આ બ્લોક અહીં ખસેડવામાં આવશે આ એમ 2 કહે છે કે હું આ અને આ બે રેન્ડમ બ્લોક્સ પસંદ કરી શકું છું અને જો જગ્યા પરવાનગી આપે તો હું તેમની અદલાબદલી કરીશ હું આ બ્લોકને અહીં લાવીશ અને હું આ બ્લોકને અહીં ખસેડીશ અને એમ 3 જેમ કે મેં કહ્યું છે કે જો મારી પાસે આના જેવું બ્લોક છે તો હું એક મીરર ઈમેજ લઈશ જેનો અર્થ થાય છે કે 1 ડાબી બાજુ છે 2 જમણી બાજુ છે તે 2 અથવા 1 બનશે અથવા હું તેને વાય દિશા સાથે પણ પ્રતિબિંબિત કરી શકું છું તેથી આ 3 4 છે એ 3 4 રહેશે પરંતુ ઊભી રીતે તેની દિશા બદલાશે તેથી બ્લોક આ ફેશન માં ફેરવાશે સમજ્યા પણ મેં ફરીથી કહ્યું કે સ્ટાન્ડર્ડ સેલ માટે આ પ્રકારના ઊભા પરિભ્રમણ નો કોઈ અર્થ નથી આ પરિભ્રમણ ફક્ત સંપૂર્ણ કસ્ટમ ડિઝાઇન સ્ટાઇલ પ્લેસમેન્ટ માટે જ માન્ય છે બરાબર હવે મુવ્સ ની પસંદગી આની જેમ થઈ હતી પ્રથમ ટિમ્બરવોલ્ફએ એમ 1 અને એમ 2 ની વચ્ચે ખસેડવાનું પસંદ કર્યું પરંતુ એમ 1 ની સંભાવના 80 ટકા એટલે કે 45 એમ 2 ની સંભાવના 20 ટકા એટલે કે 15 હતી હવે જેમ મેં પહેલા કહ્યું હતું કે જો તમે એમ 1 પસંદ કરો છો અને જો તે નકારવામાં આવે છે તેનો અર્થ એ કે તમે તેને મુવ કરી શકતા નથી પછી સંભાવના 0 1 ની સંભાવના સાથે એમ 3 ને મુવ કરવામાં આવે છે પરંતુ જ્યારે પણ તમે મુવ કરો છો ત્યાં કંઈક છે જે તમે જોવા માંગો છો ત્યાં અમે કેટલાક પ્રતિબંધો લાદવા માગીએ છીએ કે મોડ્યુલ ક્યાં સુધી જઈ શકે છે અને મોડ્યુલ ની કઈ જોડી એકબીજા સાથે બદલી શકાય છે જેમ કે મેં એનલેંગ પ્રક્રિયા ના ગુણધર્મોને સિમ્યુલેટ કરવાનું કહ્યું છે શરૂઆતમાં હું મંજૂરી આપું છું ઘણા બધા અસ્થિર બ્લોક્સ લાંબા અંતર સુધી આગળ વધી શકે છે પરંતુ જેમ જેમ સમય આગળ જાય છે હું આવા રેન્ડમ અથવા સખત મુવ ને મંજૂરી આપીશ નહીં વિચાર એ જ છે કે નજીકમાં ફક્ત બ્લોક્સ જ આજુબાજુ ફરતા થઈ શકે છે તેથી અહીં આપણે અમુક પ્રકારના રેંજ લિમિટર નો ઉપયોગ કરીએ છીએ વિચાર આ છે રેંજ લિમિટર એક લંબચોરસ ક્ષેત્ર જેવું છે જેમ તમે લંબચોરસ જગ્યા લંબચોરસ વિંડોની કલ્પના કરો છો તેથી શરૂઆતમાં તમે આ આર થી પ્રારંભ કરો જે સમગ્ર લેઆઉટ ક્ષેત્રને આવરી લે છે જેનો અર્થ છે કે આર ની અંદર ક્યાંય પણ મુવ ની છૂટ છે પરંતુ જેમ જેમ પુનરાવર્તનો આગળ વધે છે તેમ તેમ આર નું આ કદ નાનું અને નાનું થઈ જશે તેથી એક તબક્કાની જેમ તે રેન્જ મેળ ખાતી નથી અર્થ એ થાય કે તમે ફક્ત આ લંબચોરસ ક્ષેત્ર દ્વારા સૂચવેલ આ ક્ષેત્રમાં જ આગળ વધી શકો છો તેનાથી આગળ નહીં તેથી કોસ્ટ ફંક્શન તેના માટે 3 ઘટકો છે પ્રથમ એક એ તમામ જાળીની અંદાજિત લંબાઈનો વજનનો સરવાળો છે આપણે પહેલાથી જોયું છે કે કેવી રીતે જાળીના ખર્ચનો અંદાજ લગાવવો કોસ્ટ 2 પ્લેસમેન્ટ દરમિયાન છે તમે અહીં નથી તમે ખરેખર આને ઓવરલેપિંગ ની મંજૂરી આપતા નથી પરંતુ તમે જાણો છો કે ઓવરલેપિંગ ની મંજૂરી નથી તેથી ઓવરલેપિંગ ને મંજૂરી આપવાની જગ્યાએ તમે શું કરો છો તમે કહી રહ્યા છો કે બ્લોક્સ ઓવરલેપ થઈ શકે છે પરંતુ ઓવરલેપિંગ માટેનો દંડ ખૂબ ઊંચી કિંમતનો હશે તેથી જ્યારે પણ તમે કિંમત ઘટાડતા હોવ ત્યારે ઓવરલેપિંગ કેસો આપમેળે દૂર થઈ જશે તેથી કોસ્ટ 2 એ ઓવરલેપિંગ માટેનો દંડ ખર્ચ છે અને કોસ્ટ 3 એ વિવિધ સ્ટાન્ડર્ડ સેલ રૉ પર અસમાન લંબાઈ માટેનો દંડ છે કારણ કે તમે ઇચ્છો છો કે બધી રૉ લગભગ સમાન પહોળાઈની હોવી જોઈએ પરંતુ જો ત્યાં કોઈ તફાવત હોય તો દંડ કોસ્ટ 3 છે તેથી આ તે છે જેનો મેં ઉલ્લેખ કર્યો છે કોસ્ટ ફંક્શન કોસ્ટ 2 ઓવરલેપિંગ ને દંડ કરે છે અને તે જ રીતે કોસ્ટ 3 રૉ ની અસમાન લંબાઈને દંડ કરે છે તેથી સારાંશ માટે ટિમ્બરવોલ્ફ એ એક ખૂબ જ સફળ પ્લેસમેન્ટ ટૂલ્સ હતું જેનો ઉપયોગ સ્ટાન્ડર્ડ સેલ બેઝ ડિઝાઇન માટે થતો હતો પરંતુ કેટલાક ફેરફાર સાથે આનો ઉપયોગ સંપૂર્ણ કસ્ટમ ડિઝાઇન જેવી અન્ય શૈલીઓ માટે પણ થઈ શકે છે તેથી આપણે આ વ્યાખ્યાનના અંતમાં આવીએ છીએ આપણે પછીનાં વ્યાખ્યાનમાં પ્લેસમેન્ટ માટેની કેટલીક અન્ય તકનીકો અથવા એલ્ગોરિધમ્સ જોઈશું